અમે ક્લાઉડ કમ્પ્યુટિંગ થી કેવી રીતે અલગ છે અથવા જ્યારે આપણે ક્લાઉડ સિક્યોરિટી પર નજર કરીએ છીએ ત્યારે આપણે વધારાની કઈ વસ્તુઓ જોવાની જરૂર છે તેથી આ લેખની તકનીકી વિગતોમાં ઊંડાણ માં જવું શક્ય નથી પરંતુ હું તમને આ સમસ્યાની ઝાંખી નો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે સુરક્ષા કેવી રીતે મહત્વની છે એ સમજવામાં મદદ કરશે તેથી અમે જે લેખ વિશે વાત કરી રહ્યા છીએ તે ACM CCS 2009 માં આવ્યો હતો અને તેનું શીર્ષક કહે છે કે તમને થર્ડ પાર્ટી કમ્પ્યુટ કલાઉડ માં પ્રથમ નોકરી માંગે છે પરંતુ વસ્તુઓ જુદી રીતે શું થશે તે જોવું પણ રસપ્રદ છે તેથી આ ખાસ ચર્ચાનો અમારો મુખ્ય ઉદ્દેશ ક્લાઉડ સુરક્ષા પાસાઓને વધુ જોવાનો છે અને તે કોઈ ચોક્કસ ક્લાઉડ પ્રદાતા અથવા કોઈ ચોક્કસ પ્રદાતાની સુરક્ષામાં કોઈ છેડછાડ જોવા પર નથી આપણે આ પેપર જોવાનો પ્રયાસ કરીએ છીએ જેમાં કેટલાક વ્યવહારુ પ્રયોગો હોય છે જે આપણને વધુ સારી રીતે કલાઉડ ના સુરક્ષા પાસાને સમજવામાં મદદ કરી શકે છે તે કામનું વિશ્લેષણ કરવા માટે નથી પરંતુ તે કાર્યને ઉદાહરણ સુધી લઈ જવા અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પાસામાં તે કેટલી મહત્વપૂર્ણ સુરક્ષા ભૂમિકા ભજવે છે તે જોવા માટે છે તેથી આ ચોક્કસ કાર્યમાં જે પ્રયોગ કરવામાં આવ્યો છે એ છે કે તે વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ વાસ્તવિક કલાઉડ જેવા કે એમેઝોન ઇસી2 પ્રદાતા અન્ય વસ્તુઓ માટે VM કેવી રીતે ફાળવે છે તેથી કલાઉડ માં નવા જોખમ માં આપણે જે જોયું છે તે એ છે કે વિશ્વાસ અને નિર્ભરતા યોગ્ય છે ક્લાસ કસ્ટમર અને ક્લાઉડ પ્રદાતા નો આદર કરવા માટે તેના ક્લાઉડ પ્રદાતા પર આધાર રાખવો જોઈએ જો કોઈ પ્રક્રિયા હોય તો પ્રક્રિયાને આમ કરવાનો માર્ગ માનવામાં આવે છે જે કરવા માટે કરવામાં આવે છે જે કોઈપણ ગ્રાહકના અધિકારોમાંનો એક છે તેથી તે અપેક્ષિત છે હવે બીજી સમસ્યા એ છે કે તમે વસ્તુ પર કેટલો વિશ્વાસ કરો છો અને નિર્ભર છો બીજી વસ્તુ મલ્ટિ ટેનન્સી VM હોય અથવા આ પ્રક્રિયા કોમ્પ્રોમાઇઝડ VMમાં ચાલી રહી છે તો મારી VM અથવા મારી પ્રક્રિયા સાથે સમાધાન થવાની સંભાવના શું છે તેથી તે સામાન્ય સમસ્યા છે અથવા મલ્ટિ ટેનન્સી જ્યારે તમારી પાસે મલ્ટી ટેનન્ટ ડેટા હોય છે ત્યારે આ વસ્તુઓ છે જે એક મોટો મુદ્દો બની જાય છે તેથી જેમ કે અમે મલ્ટી ટેનન્સી મુખ્ય મુદ્દાઓમાંનું એક છે તેની પાસે મર્યાદિત સંસાધનો છે અથવા તેની પાસે વિશેષ સંસાધન છે અને તેણે વસ્તુનું સંચાલન કરવું પડશે જેથી તે ગ્રાહક સ્તરની કામગીરીને ઓપ્ટિમાઇઝ કરી શકે તેથી તેના આધારે તે મૂળભૂત રીતે વીએમને તૈનાત કરવાનો પ્રયાસ કરે છે કે સંસાધનનું યોગ્ય રીતે સંચાલન કેવી રીતે કરી શકાય અને તેમના સેવા સ્તરના કરારોની તુલનામાં સંબંધિત ગ્રાહકને મહત્તમ કામગીરીનું સ્તર કેવી રીતે પ્રદાન કરી શકાય તેથી તેઓ અહીં મલ્ટિ ટેનન્સી ને ટાળવાની મંજૂરી આપે છે તેથી જો કોઈ નબળાઈ હોય તો તેનો ગેરલાભ ઉઠાવી શકાય છે અને આ હાઇપરવિઝર સાથે અમુક અંશે સમાધાન કરી શકાય છે નિયંત્રણના અભાવથી તમે સર્વર લોકેશન શેર કરી રહ્યા છો તેથી તમારો કોઈ અંકુશ નથી તમે કોના સાથે સહ નિવાસી છો જે તમે સરળ રીતે કહી રહ્યા છો તેથી આ નવા જોખમો છે જે અહીં છે અને જે રીતે સ્પેશિયલ એટેક મોડેલ હોય તેથી જો મારી પાસે વર્તમાન થર્ડ પાર્ટી કમ્પ્યુટ ક્લાઉડ હોય તો શું વસ્તુઓ યોગ્ય હોય તો કોઈક પ્રકારના ક્રોસ ક્રોસ વીએમ એટેક યોગ્ય રીતે શરૂ કરવું શક્ય છે તેથી તેઓએ ક્લાઉડ પ્રદાતાને અનુભવવા માટે પ્રયોગ કર્યો છે જેમ કે હું EC2 તરીકે છું અને તે કોઈપણ પ્રકારના IS પ્રદાતા માટે કરી શકાય છે તેથી બે સ્ટેપ્સ છે અને પછી તે કલાઉડ હોય કે પછી નેટવર્ક હુમલામાંથી ગુપ્ત માહિતી શોધો તેથી આ બે પ્રકારના છે તેથી થ્રેટ મોડેલ અને અન્ય વસ્તુઓનો લાભ લેશે નહીં તેથી વિરોધીઓની જરૂર છે જાહેર ડેટા અને સેવાઓ જાહેરમાં ક્લાઉડ દ્વારા સંચાલિત થતી નથી તેથી હુમલાખોરની નવી કલાઉડ સંબંધિત ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને હુમલાના સપાટીના ભાગને સ્પષ્ટ રીતે વિસ્તૃત કરો તેથી આપણે વસ્તુઓ શું છે તે જોવાનો પ્રયાસ કરીએ છીએ અને તે જોવાનો પ્રયાસ કરીએ છીએ કે આ પ્રકારના અન્ય કયા હુમલાઓ છે તેથી અન્ય થ્રેટ મોડેલો કહીએ છીએ તેથી તે કરવા માટે તેઓએ જે સૂચવ્યું અથવા તેઓએ જે કર્યું મૂળભૂત રીતે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાની જરૂર છે એક તો કોઈ પણ નક્કી કરી શકે છે કે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ વસ્તુઓ પાછળની વસ્તુઓને સંભાળવાનો માર્ગ છે પ્રશ્ન બે શું કોઈ સરળતાથી નક્કી કરી શકે છે કે બે ઇન્સ્ટન્સ એક જ ફિઝિકલ મશીન પર સહ નિવાસી છે કે નહીં એક તો ઇન્સ્ટન્સ ક્યાં છે તે શોધવું બીજું એ છે કે શક્ય છે કે હું નક્કી કરી શકું કે આ બંને ઇન્સ્ટન્સ સહ નિવાસી અધિકારો છે કે નહીં તેથી તમે એમેઝોન ઇસી2 છે વગેરે વગેરે તેથી આ વિવિધ ઇન્સ્ટન્સ ઉપલબ્ધ છે

તેથી યુએસ યુરોપિયન યુનિયન અને એશિયાના વિવિધ ઝોન છે આ તે સમય છે જ્યારે અખબાર કહે છે કે 2009માં જ્યારે આ પેપર આવ્યું ત્યારે ઝોન વિવિધ પ્રકારની વસ્તુઓ હશે ગ્રાહકને તેના ઇન્સ્ટન્સ ઝોન અને ઉપલબ્ધતા ઝોનના વિકલ્પોના આધારે રેન્ડમલી સોંપાયેલ ભૌતિક મશીનને સોંપવામાં આવ્યો હતો તેથી ગ્રાહક પાસે આ પસંદ કરવાનો વિકલ્પ છે અને તેના આધારે વિવિધ મશીનોને આપવામાં આવે છે તેથી સામાન્ય રીતે HP હાઇપરવિઝર કરવામાં આવે છે અને તેને જીવનભર ભૌતિક મશીનને સોંપવામાં આવે છે તેથી બીજું દરેક ઉદાહરણ ઇન્ટર્નલ અને તેમના સંબંધિત ડોમેઇન નામ પર આધારિત કેટલાક ઇન્ટર્નલ IP એડ્રેસ ને સંબોધિત કરે છે ક્લાઉડની અંદર બંને ડોમેઇન નામો ઇન્ટર્નલ IP એડ્રેસ નું નિરાકરણ લાવે છે તેથી તમે ક્લાઉડની અંદર જે કંઈ જોયું છે કલાઉડ ની બહારની વસ્તુ એક્સટર્નલ નામ તેના એક્સટર્નલ આઇપી એડ્રેસ પર બનાવવામાં આવ્યું છે તેથી જ્યારે આપણે કલાઉડ ની બહાર જઈએ છીએ ત્યારે એક્સટર્નલ નામ એક્સટર્નલ IP એડ્રેસ પર મેપ કરવામાં આવે છે હવે જો આપણે વિવિધ પાસાઓ અથવા જુદા જુદા પ્રશ્નો જોઈએ જે આપણે ઉઠાવ્યા છે અથવા લેખ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા તો તે પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરે છે એક પ્રશ્ન ક્લાઉડ કાર્ટોગ્રાફી ની બાબતોમાં તાત્કાલિક સામેલ થવાની જરૂર છે પરંતુ એમેઝોન ચોક્કસપણે તેનો ખુલાસો કરશે નહીં અને ક્લાઉડમાં સંભવિત લક્ષ્યો ક્યાં સ્થિત છે તે સમજવા માટે EC2 સેવાનો નકશો તૈયાર કરો તેથી આપણે નકશો બનાવવાની જરૂર છે અથવા તેઓએ બતાવ્યું છે તેમ તેઓએ EC2 સેવાનો નકશો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે જેથી તમે સમજી શકો કે ક્લાઉડમાં લક્ષ્યો ક્યાં સ્થિત છે તેથી રહેઠાણને કો રેસિડેન્સ વ્યક્તિગત IP એડ્રેસ સાથે અનુરૂપ છે તેથી જો મારી પાસે વિવિધ ઉપલબ્ધતા ક્ષેત્રો અને વિવિધ ઇન્સ્ટન્સ ના પ્રકારો હોય તો તે વિવિધ IP કેટેગરીમાં હોઈ શકે છે તેથી શું આપણે આનો લાભ ઉઠાવવાની સંભાવના રાખી શકીએ છીએ કે નહીં તેથી આ કરવા માટે જેમણે નેટવર્ક સુરક્ષા અથવા નેટવર્કિંગ માટે થાય છે અને કદાચ તે ખોલવામાં આવશે અને વસ્તુઓને મંજૂરી આપવામાં આવશે તેથી આવું જ એક ટૂલ nmap છે બીજું hping છે અને wget છે તેથી આ ત્રણેય લોકપ્રિય છે બીજા ઘણા ટૂલ છે અને કેટલીક વાર કોઈ તેમના પોતાના ટૂલ અને વસ્તુઓ લખી શકે છે પરંતુ પરીક્ષણ સાધનનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી બાહ્ય તપાસનો ઉપયોગ એક્સટર્નલ નામ અને ઇન્ટરનલ IP એડ્રેસ ને યોગ્ય રીતે નક્કી કરવા માટે થાય છે તેથી આ DNS ક્વેરી દ્વારા થાય છે તેથી EC2 પર પબ્લિક સર્વર કરે છે અને પછી તેઓ જુએ છે કે IP કેવી પ્રતિક્રિયા આપી રહ્યો છે

તેથી DNS લુકઅપ ઇન્ટરનલ IP પ્રાપ્ત થાય છે હવે આગળ ઇન્સ્ટન્સ પ્લેસમેન્ટ પેરામીટર રીતે ફાળવવામાં આવે છે અન્યથા પુનરાઉટિંગ પેરામીટરો હશે ઉપલબ્ધતા ઝોન માં ભૌતિક માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ વસ્તુઓ છે જે ત્યાં છે તેથી બીજા અર્થમાં આપણે એકંદરે જોઈએ છીએ કે આ વિવિધ ઝોન અને વિવિધ પ્રકારના ઇન્સ્ટન્સ છે તેઓ વિવિધ IP બ્લોક પર છે બીજા અર્થમાં જો હું કોઈ પણ રીતે એક જ વિસ્તાર અને વગેરે પસંદ કરું છું જેને હું લક્ષ્ય બનાવી રહ્યો છું તો હું એક જ IP બ્લોક અને કેટલાક હુમલાઓ ફરીથી શરૂ કરવાનું શક્ય છે તેથી તેઓએ પ્રાયોગિક રીતે જે બતાવ્યું છે તે એ છે કે ઝોન ત્રણમાં બે જુદા જુદા એકાઉન્ટ A અને B નો ઉપયોગ કરીને સો હતું અને M1 એક એક્સટ્રા લાર્જ ઇન્સ્ટન્સ હતું આ IP ના 100 એકાઉન્ટમાંથી 55 એકાઉન્ટના ઇન્સ્ટન્સ માટે ફાળવવામાં આવેલા IP એડ્રેસનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું જે રસપ્રદ છે તેથી તે સોંપણીમાંથી જે એ અને બી છે તેથી તેઓ જે અલગ અલગ ટાઇમ સ્કેલમાં લોન્ચ કરવામાં આવે છે જેમ કે A અને Bના 39 કલાક સમાપ્ત કર્યા પછી તેથી હું તે એડ્રેસ વગેરે મેળવી શકું છું તેથી જો તમે તેને જુઓ તો કેટલાક લોકોને કંઈક આપવાનો પ્રયાસ કરવામાં આવે છે જે કેટલીક કાર્ટોગ્રાફી અને વગેરે કેવી રીતે બચાવવું હવે જો મારી પાસે એવી વસ્તુઓ હોય જે લગભગ જાણે છે કે આ આઇપી એડ્રેસ બ્લોક અને વસ્તુઓ છે તો તે કો રેસીડેન્સી નક્કી કરવામાં મદદ કરી શકે છે તેથી નેટવર્ક આધારિત કો રેસિડેન્સી હોવાની સંભાવના છે જો તેઓ ડીઓએમ 0 આઇપી એડ્રેસ જો મારી પાસે હોય તો તે એક જ બ્લોક નાનું પેકેટ હશે આંકડાકીય રીતે નજીકની આઇપી રેન્જ સામાન્ય રીતે સાતની અંદર હશે તેથી આ બીજી વસ્તુ છે જે અમે કરી રહ્યા છીએ તેથી કો રેસીડેન્સીની તપાસ કરે છે કે તેઓએ A Bની દરેક જોડી માટે ડોમ0 એડ્રેસ નક્કી કરવાની જરૂર છે તેથી તેઓ 2 થી VM વસ્તુઓના પ્રકારનું કો રેસીડેન્સી તપાસવા માટે જે થઈ રહ્યું છે તે કરવાનો પ્રયાસ કરે છે તેથી અસરકારક કો રેસીડેન્સીટાર્ગેટ ઇન્સ્ટન્સ સ્થાપિત નથી વિકટીમ સાથે થોડો સંદેશાવ્યવહાર તપાસો તેથી આ એવા ચેક છે જે અમુક પ્રકારના અવતરણો વિશે જાણીતા નથી જેનો અર્થ બિન આક્રમક રીતે થાય છે જેનો અર્થ એ છે કે પીડિતાને વસ્તુઓની જાણ નથી તેથી તમે મૂળભૂત રીતે તપાસ કરી રહ્યા છો કે શું તે કોઈ કો રેસીડેન્સી ની બાબત છે અને ત્રીજી વસ્તુ કો રેસિડેન્સીનું કારણ બની રહી છે સારા કાર્યો સાથે સારું કવરેજ કો રેસિડેન્સી ને પ્રાપ્ત કરવા માટે બે વ્યૂહરચના છે ટાર્ગેટ એક બ્રુટ ફોર્સ પ્લેસમેન્ટ ચલાવીને વસ્તુઓનું કંઈક બ્રુટ ફોર્સ પ્લેસમેન્ટ આપવા માંગો છો અને જાણવા માંગો છો કે વસ્તુઓ ક્યાં છે અને તમે એક બ્રુટ ફોર્સ કરો છો અન્ય ટાર્ગેટ તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ઇન્સ્ટન્સ EC 2 ની મશીનોનો નાનો સમૂહ ફ્રેશ ઇન્સ્ટન્સ સોંપવાની વૃત્તિનો લાભ લે છે તેથી જો તે અભ્યાસ વગેરે કર્યા પછી હોય તો એવું માની શકાય કે સેવા પ્રદાતા આ કરી રહ્યો છે જે એક ચોક્કસ ટૂંકા ગાળામાં શરૂ કરવામાં આવેલા ઇન્સ્ટન્સ પર મૂકવામાં આવે છે તે પછી તાજેતરમાં શરૂ કરવામાં આવેલા ટાર્ગેટ ઇન્સ્ટન્સ અને કો રેસીડેન્સી નો પ્રયાસ કરવાની તક છે તેથી પ્લેસમેન્ટ ઓફ લોકાલિટી અને તેઓ શું કરે છે તે જોવાનો પ્રયાસ કરો એ જ રીતે તેઓએ આ ઝોનનો કેવી રીતે લાભ લઈ શકાય તે જોવા માટે ઘણા પ્રયોગો કર્યા અને છેલ્લે ક્રોસ વીએમ હુમલાઓ ના સમયે મને પાસવર્ડ જોવાની મંજૂરી આપે છે કે કેમ તે જોવા માટે કોઈ ગુપ્ત ઓળખની યોજના બનાવવાની હોઈ શકે છે અને અન્ય કિસ્સાઓમાં આ પ્રકારની ગુપ્ત ચેનલ હુમલાઓની તકનીકો માની એક છે તેનો ઉપયોગ કેચ બનાવવાનો પ્રયાસ કરે છે તેથી એક એ છે કે જે લોડ આધારિત કો રેસીડેન્સી વિના કો રેસીડેન્સી ની તપાસ કરી શકાય છે કારણ કે હું કો રેસિડેન્સ છું તેથી મારે બીજા મોટા નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી હવે તે જ મશીન પર નિવાસી છે તેથી અહીં તેઓએ પ્રયોગ સાથે બતાવ્યું છે કે પરીક્ષણો એક અને બે અલગ ભૌતિક મશીન ઇન્સ્ટન્સ પર કો રેસિડેન્સ હતા ત્રણ કો રેસિડેન્સ ન હતા તેથી જો તમે પેપરમાં જુઓ તો તે બતાવવામાં આવ્યું છે અને ટ્રાફિકદરનો અંદાજ પરથી એવું બતાવવામાં આવ્યું છે કે HTTP કનેક્શન સાથે કોઈ HTTP કનેક્શન વિના કયા પ્રકારના ટ્રાફિક છે આ તે ચોક્કસ સંશોધન લેખમાંથી મેળવેલા આંકડા અને ડેટા છે અને બીજી અન્ય બાબતો કીસ્ટ્રોક ટાઇમિંગ એટેક જોઈ શકો છો અને પાસવર્ડ ની સામે વસ્તુઓના પ્રકારને અજમાવી શકો છો તેથી છેવટે આપણે કેવા પ્રકારના નિવારક પગલાં વિશે વિચારી શકીએ છીએ તેથી એક મેપિંગ શૂન્ય શું છે કો લોકેશનનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોતા હું એ જોવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેથી આ સાથે અમે આજે અમારી વાત સમાપ્ત કરીએ છીએ અને નિષ્કર્ષ કાઢીએ છીએ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશેષ પેપરમાં છે જ્યાં તેઓએ બતાવ્યું છે કે વિશેષ હુમલાઓ કરવામાં આવે છે અને આ કાર્યમાં કેટલાક પ્રતિપગલાં પણ સૂચવવામાં આવ્યા છે તેથી હું તમને આ પેપર જોવા માટે પ્રોત્સાહિત કરું છું કારણ કે તે સારું છે ફરીથી હું પુનરાવર્તન કરી રહ્યો છું તે ચોક્કસ સેવા પ્રદાતાની તપાસ કરવા અથવા તે છટકબારી વગેરે છે તે જોવાનું નથી વધુ વસ્તુઓ આપણે એક ઝાંખી પર એક નજર નાખવા માંગીએ છીએ કે આ શક્ય વસ્તુઓ છે અથવા આ તે વસ્તુઓ પર છે જે નવા જોખમ વગેરે ખોલે છે જે આપણા પરંપરાગત નેટવર્ક અથવા કમ્પ્યુટર અથવા માહિતી સુરક્ષામાં નથી તેથી આ સાથે અમે આજે અહીં અમારી વાત સમાપ્ત કરીશું